આપણે ક્લાઉડ ચલાવવાની જરૂરિયાત પણ છે તે પ્રકારની એપ્લિકેશનોમાં વધારો છે હવે જોકે મોબાઇલ ડિવાઈસીસોની આ રિસોર્સિસમાં વધારો થયો છે પરંતુ આપણને હજી પણ લાગે છે કે કેટલાક કિસ્સાઓમાં તે બેકગ્રાઉન્ડ નો પ્રશ્ન છે જ્યારે એકવાર તમારી એપ્લિકેશન બીજી જગ્યાએ ચાલવામાં આવે છે તેથી જો ત્યાં ઘણી ડીપેનડેનસી વિશે ચિંતા છે તેથી આ એક ખૂબ જ મુશ્કેલ સમસ્યા બની ગઈ છે અને તેમ છતાં મોબાઇલ ક્લાઉડ કમ્પ્યુટિંગ ઘણા કારણોસર ખૂબ લોકપ્રિય થઈ રહ્યું છે સૌ પ્રથમ હવે તમે નાના ડિવાઇસ ઇશ્યુની આપ લે અને આ પ્રકારના ડિવાઇસોની વહેંચણીના મુદ્દાઓ છે અથવા આપણે આનું ઉત્ક્રાંતિ જોઈએ છીએ તે ડિવાઇસોનું ઇન્ટરનેટ સાથે સતત ચાલુ રાખતા હોય છે અને આપણે કેટલાક સંશોધન કાર્યોનો સંદર્ભ આપવાનો પ્રયત્ન કરીશું જે આપણને તક આપશે અથવા આપણને તે કેવી રીતે જુદા જુદા પડકારો છે અને તેનું સંચાલન કેવી રીતે કરવું તે વધુ સારા દૃષ્ટિકોણ અને તેથી આગળ ઘણું આપે છે તેથી આપણે મોબાઇલ ક્લાઉડ કમ્પ્યુટિંગ પર ધ્યાન આપીશું કેમ કે આપણે કેટલાક મુખ્ય પડકારો જોયા છે તે છે કે એનર્જિ અથવા રિમોટથી અથવા ક્લાઉડમાં ચલાવવાની જરૂર છે તેથી તે એક ક્લાસિક ઓપ્ટિમાઇઝેશન હોવાની જરૂર છે અને જ્યારે આપણે સમજીએ છીએ કે જ્યારે પણ આપણે આ પ્રકારની વસ્તુની જરૂર હોય ત્યારે સેન્સ કરવાની જરૂર છે તેથી આ એક કામ આ પેપર ના સંદર્ભમાં જણાવાયું છે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અને સમય બચાવવા પદ્ધતિ ચલાવવી જોઈએ કે નહીં તેથી ક્લાઉડ પર ચલાવવા માટે એક થી વધુ સમયનો સમય છે આ પ્રક્રિયાને અને ડેટાને ક્લાઉડ પર સ્થાનાંતરિત કરવાનો સમય છે અને ડેટા પાછા મેળવવા માટે એક સમય છે અને જો જરૂરિયાત માંગ કરે છે અને એમએયુ કરવામાં સમર્થ છે તેથી જો તમે જુઓ તો ત્યાં એપ્લિકેશન છે અને ત્યાં એક પ્રોફાઇલર છે અને સોલ્વર અને ક્લાઉડ પર તમારી વચ્ચે સમન્વયન તરીકેની પ્રોફાઇલ છે તેમ કહીએ છીએ તેથી બીજું એક કાર્ય છે જેને કોમેટ શું કહે છે તેના પર ખૂબ જ ઝડપી દૃષ્ટિકોણ કહીએ છીએ તેથી તે જ રીતે ત્યાં એક ફોન ઓએસ કેટલાક ભાગો મોકલીને પણ શક્ય છે તેથી તે આખા હીપને હોઈ શકે છે જે અમુક પ્રકારના વાતાવરણ છે તેથી તે વિપરીત વાતાવરણ છે કે કઈ રીતે વસ્તુઓ ચલાવવાની જરૂર છે તેને તપાસવાની જરૂર છે તેથી તે કોલ ગ્રાફ છે ગ્રાફમાંના સર્વર પર સૂચવે છે તેથી એક એ છે કે જે મોબાઇલ ડિવાઇસમાં વપરાશમાં લેવાયેલી એનર્જિ છે અને વસ્તુઓ સ્થાનાંતરિત કરે છે આપણે જે ધ્યાનમાં લઈએ છીએ કે બીજો છેડો એ ક્લાઉડનો અંત છે તે ખૂબ રિસોર્સિનો અને કાર્યક્ષમ છે તેથી જે એનર્જિનો થાય છે અને બીજો સ્ટેટ સેટ તે ક્લાઉડ પર એક્ઝેક્યુટ કરવા જાય છે તેથી જો આપણે લક્ષ્ય અને કોંસ્ટ્રાઇન હોઈ શકે છે જેમ કે એપ્લિકેશનના કેટલાક ભાગને એપ્લિકેશનમાં જ ચલાવવાની જરૂર પડી શકે છે જેમ કે હું તેને ઓફલોડ કરી શકું નહીં અને હું તે વસ્તુની કુલ કિંમત પર ધ્યાન આપી શકું છું કે કુલ ખર્ચે તેના કરતા થોડોક ભાગ ચલાવવો જોઈએ નહીં તેથી આ વસ્તુઓ જરૂરી છે તેથી જો આપણે તે થોડું ગાણિતિક રીતે જોઈએ તેથી આપણી પાસે એક્ઝેક્યુશન ગ્રાફ લોકલ રીતે અથવા મોબાઇલ ડિવાઇસ પર એક્ઝિક્યુટ કરી શકાય છે તેથી જો તે લોકલ ડિવાઇસ પર ઓફલોડ કરવામાં આવ્યું છે તો આ પ્રથમ ચાર સેન્સ પર ઓફલોડ કરું તો તે સાચવવામાં આવ્યું છે પરંતુ મારે એ પણ જોવાની જરૂર છે કે જ્યાં આ ડેટાને સ્થાનાંતરિત કરવાની કિંમત છે તેથી તેમાં એક કિંમત શામેલ છે અથવા તેમાં એનર્જિ ખર્ચ શામેલ છે એનર્જિ ખર્ચ ડિવાઇસથી ડેટાને રિમોટ ડિવાઇસમાં સ્થાનાંતરિત કરવામાં સામેલ છે જેનો અધિકાર મોબાઇલ ડિવાઇસ દ્વારા જ કરવો જોઇએ તેથી તે ત્યાં હોવું જરૂરી છે તેથી જો આપણે આ મહત્તમ કરવાની જરૂર છે તેથી જો આ પરિણામ પોજિટિવ હોય કે જેને અહીં ચલાવવાની જરૂર છે

તેથી જેમ આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યાં બે પ્રકારના પાર્ટીશન છે એક સ્ટેટીક સ્થાનાંતરિત રીમોટ રિસોર્સની ઉપલબ્ધતા જેવી હોઇ શકે છે તે બધી વસ્તુઓ બદલાઈ શકે છે ઇનપુટ વસ્તુઓની ભિન્ન ભિન્નતા બદલાઈ શકે છે તેથી તે અહીં એક અન્ય પડકાર છે તેથી આપણે ત્યાં છીએ કે જ્યારે આપણે આ પ્રકારનું પાર્ટીશન કરીએ છીએ અને જોબ મૂલ્યો થ્રેશોલ્ડ સમય અને આપણે મહત્તમ એનર્જિ બચાવવાનો અધિકાર વધારવા માંગીએ છીએ તેથી આ જુદા જુદા કોંસ્ટ્રાઇન પ્રકારની વસ્તુઓની તુલનામાં અથવા ઓછી છે તેથી તે ફક્ત તેટલું જ ઓછું નથી પણ જો તે લાંબા સમયથી ચાલતા એક્ઝિક્યુટિવ એટલે લાંબા સમયથી ચાલતી પ્રક્રિયા હોય તો પણ તે સમય જતાં બદલાઈ શકે છે તેથી ગેરેન્ટી બેન્ડવિડ્થ મેળવવી એ એક પડકાર સેવા ઉપલબ્ધતા છે મોબાઇલ વપરાશકર્તા વાહન વ્યવહાર નેટવર્ક નિષ્ફળતા મોબાઇલ સિગ્નલની શક્તિ અને તેથી આગળના કારણે સેવા મેળવવા માટે ક્લાઉડ સાથે કનેક્ટ આપતી વિશિષ્ટતાનો ઇશ્યૂ કરવો એનર્જિ કાર્યક્ષમતા મુશ્કેલ સમસ્યા છે તેથી તેમાં વિજાતીય વિજાતીયતા શામેલ છે અને ત્યાં આ વિવિધ પડકારો છે તેથી આ સંચારના મુદ્દાઓ સાથે વધુ મુદ્દાઓ છે ત્યાં કેટલાક ગણતરીના પ્રશ્નો છે અથવા કમ્પ્યુટિંગ ઓફલોડિંગ સંબંધિત સમસ્યાઓ છે આમાંની એક એ તેને ઓફલોડ કરવામાં સમર્થ જેવી વસ્તુઓની મુખ્ય સુવિધામાંની એક છે એનર્જિ કોડના કયા ભાગને ઓફલોડ કરવું છે કે નહીં તે નક્કી કરવું મહત્વપૂર્ણ છે તેથી તે એક નિર્ણાયક પડકાર છે ખાસ કરીને કારણ કે ત્યાં વિવિધ પ્રકારની જરૂરિયાત ધરાવતા વગેરે સાથે વિવિધ પ્રકારનાં એપ્લિકેશન છે અને તે નક્કી કરવા માટે એક મોટો પડકાર છે કે ક્યારે ઓફલોડ કરવું કેટલું ઓફલોડ કરવું અને આ રીતે આગળ તેથી ત્યાં અન્ય ટ્રાયલ્સ અથવા ક્લાઉડની જેમ જોઈ શકીએ છીએ પરંતુ તે રિસોર્સ સમૃદ્ધ છે પરંતુ તે મોબાઇલ ડિવાઇસો અથવા નજીકના પ્રદેશોના સ્થાને જ છે તેથી જ્યારે રિમોટ સર્વર હોપ્સ કરીએ છીએ ત્યારે ખર્ચ વધે છે તેથી તમે શું જોવાની કોશિશ કરો છો કે શું હું નાના ક્લાઉડોની હાજરી મેળવી શકું છું જે એપ્લિકેશનની આ પ્રકારની એપ્લિકેશનના આ ભાગને ચલાવવાની કાળજી લઈ શકે છે અને જો એક સિંગલ હોપ બચત અને સારા પ્રતિસાદ સમય હોઈ શકે છે તેથી ક્લાઉલેટનો ઘટાડવાનો છે સર્વર્ મોબાઇલ ડિવાઇસની નજીકના સર્વર નો ઉપયોગ કરે છે તેનો અર્થ એ કે સંપૂર્ણ સ્થાન ક્લાઉડને બદલે જવા માટે આપણી પાસે ક્લાઉડ અથવા ક્લાઉડલેટનું નાનું વર્ઝન ઉત્પન્ન થાય છે તે મોબાઇલ ડિવાઇસો ક્લાઉડલેટ સાચું કહીએ છીએ તેથી જે વસ્તુઓની સંભાળ રાખે છે હવે ક્યારે ઓફલોડ કરવું તે એક ગંભીર પ્રશ્ન છે તેથી જો આપણે વસ્તુઓની એકદમ સીધી રચના પર ધ્યાન આપીએ તેથી જો આપણે તે સમીકરણ જોઈએ તેથી જ્યારે આપણે કહીએ છીએ કે પીસી તે એનર્જિને કારણે મોબાઇલ ફોન નિષ્ક્રિય છે જ્યારે મોબાઇલ ફોન ડેટા ટ્રાન્સમિટ છે અથવા જ્યારે ડેટા ટ્રાન્સમિટ કરતી વખતે એનર્જિ હોય છે હવે જો c ને સૂચનાની સંખ્યા તરીકે ગણે છે અને m એ મોબાઇલની ગણતરી c સૂચનાની ગણતરી છે તેથી આપણે જોશું કે જો આપણે જોયું કે Pc C M દ્વારા જો જો તે Pc C દ્વારા ઓવરલોડ કરવામાં આવ્યું હોય તો Pc C દ્વારા M માઇનસ Pi C દ્વારા S તો C સૂચનાની ગણતરી કરવા માટે ક્લાઉડની સ્પીડ શું છે તેથી જો તે છે p Ps એ ક્લાઉડની સ્પીડ છે તો આપણે જોઈ શકીએ છીએ કે નિષ્ક્રિય Pi એ નિષ્ક્રિય સમય છે C ત્યાં ગતિ દ્વારા સૂચનાઓની સંખ્યા છે તેથી આ P બાય C દ્વારા અને B D દ્વારા ટ્રાન્સમિટિંગ આકૃતિ છે આ એક સકારાત્મક સંખ્યા હોવી જોઈએ તેથી તે કહે છે કે હું એનર્જિ બરાબર સાચવીશ તેથી આ મારું એનર્જિ વપરાશ હતું જો હું આ વપરાશને ત્યાં લોડ કરતો ન હોઉં અને પછી આ તે એનર્જિની બચત છે અથવા જો હું કહું છું કે સર્વર અથવા ક્લાઉડ સર્વર f સમય ઝડપી છે તો હું આને જોઈ શકું કે s ની બરાબર F માં M તેથી એનો અર્થ એ કે C સૂચના અને M ની ગણતરી કરવા માટે તમારી ક્લાઉડની સ્પીડ એ C ની સૂચનાની ગણતરી કરવા માટે મોબાઇલ ફોનની સ્પીડ છે જો તે f ગણો ઝડપી છે અને આપણે જોઈ શકીએ છીએ કે S ની બરાબર F માં M અથવા અન્યમાં આપણે પ્રોગ્રામને Pi દ્વારા F અને માઇનસ tr તેથી આપણે અહીંથી જોયું છે કે એનર્જિની B દ્વારા એમ યોગ્ય રીતે Cની તુલનામાં M યોગ્ય હોય તો સૂત્ર સકારાત્મક છે તેથી એક બાજુ D બાય B C દ્વારા એમની તુલના પૂરતી નાની હોવી જોઈએ તેથી મારી ડાબી બાજુએ મોટી સંખ્યા છે તો આ આપણે કહીએ છીએ કે આ એક કન્ડિશન ક્લાઉડ કમ્પ્યુટિંગ છે તેથી ક્લાઉડ કમ્પ્યુટિંગ મોબાઇલ ડિવાઇસોથી સંભવિત એનર્જિ બચાવી શકે છે નોંધ લો કે જ્યારે ક્લાઉડમાં સ્થાનાંતરિત કરવામાં આવે ત્યારે પૂરતી એનર્જિની બધી એપ્લિકેશન એનર્જિ કાર્યક્ષમ યોગ્ય નથી તેથી આ સૂત્રમાંથી પહેલેથી જ કહે છે કે B દ્વારા બધા D પહેલા M કરતા ઓછા C હોવા જોઈએ અને F પૂરતા પ્રમાણમાં વધારે હોવો જોઈએ જે અર્થને યોગ્ય બનાવે છે F એ છે કે મોબાઇલ ડિવાઇસ કરતા ક્લાઉડ સર્વર કરવાનો કોઈ અર્થ નથી તેથી જો તે શરતો સંતોષાય છે તો પછી આપણે જે જોઈએ છીએ તે આપણને પોજિટિવ નંબર મળે છે અને તે સ્પષ્ટ છે કે જ્યારે તમે ઓફલોડ કરો ત્યારે બધી એપ્લિકેશનો હંમેશાં ફાયદાકારક ન હોઈ શકે ક્લાઉડ કમ્પ્યુટિંગ સર્વિસ ડેસ્કટોપ માટે ક્લાઉડ સર્વિસોથી નોંધપાત્ર રીતે અલગ હોવી જોઈએ કારણ કે તેઓએ આ કિસ્સામાં એનર્જિ બચતની ઓફર કરવી જ જોઇએ સર્વિસિસો પ્રાઇવસી ધ્યાનમાં લેવું જોઈએ જેનો આપણે આ કેસોમાં સીધો વિચાર કર્યો નથી તેથી તે આદર્શ છે કે જેમાં વસ્તુઓની ગણતરી કરતી વખતે અન્ય પ્રકારની સુવિધાઓની કાળજી લેવી જોઈએ તેથી જો આપણે જુદી જુદી રીતે આપણી તરફ જોવાની સમાન સૂત્રોની સૂત્ર જોતા હોઈએ તો ઓફલોડિંગ જરૂર હોય તેથી આપણને ડેટાના પ્રમાણમાં ઓછા ટ્રાન્સમિશન સાથે મોટી સંખ્યામાં ગણતરીની જરૂર છે અહીં પણ આપણે જોયું છે કે C પૂરતો મોટો હોવો જોઈએ સાથે D પૂરતો નાનો હોવો જોઈએ F ની જેમ રાખવું ખૂબ ઝડપી હોવું જોઈએ અને શું આપણે જોઈએ છીએ કે તે એક વિચારશીલ છે અને આપણે જોઈ શકીએ છીએ કે જુદા જુદા દૃશ્યમાં વસ્તુઓ કેવી રીતે બરાબર હશે તેથી પાર્ટી કમ્પ્યુટેશન ઓવરલોડિંગમાં અંદાજ ઓફલોડિંગ માટેના શ્રેષ્ઠ પ્રોગ્રામ પાર્ટીશનની ચાલતી વખતે સંદેશાવ્યવહાર અને ગણતરીના ખર્ચ વચ્ચેના વેપારના આધારે ગતિશીલ ગણતરી કરવામાં આવે છે પ્રક્રિયા કોલના સ્તરે ગણતરીના સમય ડેટા શેરિંગ વિશેની પ્રોફાઇલિંગ સાચવવી જોઈએ અને આપણે જોયું છે કે ત્યાં કોમ્પોનેંટના લાગણી અથવા વધુ સારા રીસોર્સનો ઉપયોગ અથવા વધુ સારી એનર્જિ બચત મળે છે